પ્રાયોગિક તથ્યો પર આપણું વિશ્લેષણ શરૂ કરતા પહેલા આપણે અત્યાર સુધી જે શીખ્યા છીએ તેનો સારાંશ આપીએ તેથી આપણે શીખ્યા છીએ 1 બ્લેક બોડીને નાના છિદ્ર સાથે કેવીટી બનાવવામાં આવે છે મને આ છિદ્રની જરૂર છે કારણ કે રેડિયેશન બહાર આવવું જોઈએ નંબર 2 કેવીટીની અંદર એનર્જિ ડેન્સિટિ a સાથે સંબંધિત છે ઇન્ટેન્સિટી અથવા એમિસ્સીવીટી E બરાબર Euc4 અને b પ્રેસર જેને હું રેડિયેશન પ્રેસર પણ કહીશ તે u3 બરાબર છે આ u3 પ્લેનવેવ દ્વારા લાગુ કરવામાં આવેલા પ્રેસરથી અલગ છે તેથી હું ફક્ત ધ્યાન દોરું છું કે u3 રેડિયેશનની આઇસોટ્રોપિક પ્રકૃતિને કારણે છે કારણ કે પ્લેનના વેવનું પ્રેસર રેડિયેશન એબ્સૉર્બ કરે છે કે તે રિફલેક્ટ થાય છે તેના આધારે u અથવા 2u છે પરંતુ હવે તમને જે જવાબ મળે છે તે u3 છે ઠીક છે હવે ચાલો આપણે આગળ વધીએ તેથી બ્લેક બોડી માટે હું ફરીથી છિદ્ર સાથે કેવીટી બનાવીશ ઠીક છે બહાર આવતું રેડિયેશન ફક્ત તેના ટેમ્પરેચર પર ડિપેન્ડ છે બરાબર બીજું કંઈ નહીં ફક્ત તેના ટેમ્પરેચર T પર અને તેથી કેવીટીની અંદર રેડિયેશનનું પ્રેસર છે જે u પર ડિપેન્ડ છે તે પણ એકલા T નું વિધેય છે ગેસ અથવા આદર્શ ગેસથી વિપરીત જ્યાં તમે જુઓ છો કે ગેસની સ્થિતિ પ્રેસરનું કદ પ્રેસરનું ટેમ્પરેચર કેટલાક માત્ર 2 પેરામીટર્સ સ્પષ્ટ કરવા માટે તમારે 2 પેરામિટર ની જરૂર છે રેડિયેશનમાં તે ફક્ત એક પેરામિટર છે તેથી રેડિયેશનને માત્ર એક જ પેરામિટર દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે જેને ટેમ્પરેચર T કહેવામાં આવે છે તેનાથી વિપરીત એક આદર્શ વાયુ કહીએ કે જેમાં ઇન્ડએપેન્ડન્ટ રીતે p અને T ની જરૂર હોય અહીં p અને T ઇન્ડીપેન્ડન્ટ નથી p એકલા T પર ડિપેન્ડ છે અથવા p એ T પર ડિપેન્ડ છે તેથી બધું T દ્વારા નક્કી કરવામાં આવે છે અને પરિણામને સ્ટેફન બોલ્ટ્ઝમેન નિયમ કહે છે જે T ની દ્રષ્ટિએ રેડિયેશનની ઇન્ટેન્સિટી આપે છે અને તે કહે છે કે બહાર આવતા રેડિયેશનની ઇન્ટેન્સિટી T4 જેટલી છે જ્યાં σ એ સ્ટેફન બોલ્ટ્ઝમેન કોન્સટન્ટ તરીકે ઓળખાય છે કારણ કે મૂલ્ય 5 67 × 10 8 Wm2K4 છે ઠીક છે તેથી આ શરૂઆતમાં પ્રાયોગિક રીતે તારવેલ સંબંધ છે જો કે તમે હમણાં જ જોયું છે કે હું અંદર રેડિયેશન માટે પ્રેસરને વ્યાખ્યાયિત કરી શકું છું હું ટેમ્પરેચરની દ્રષ્ટિએ વ્યાખ્યાયિત કરી શકું છું તેથી હું આ નિયમ મેળવવા માટે થર્મોડાયનેમિક્સનો ઉપયોગ કરી શકું છું જે બોલ્ટ્ઝમેન દ્વારા કરવામાં આવ્યો હતો અને તેથી જ તેને સ્ટેફન બોલ્ટ્ઝમેન નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને હવે આપણે તે કરવા દઈએ પરંતુ તે પહેલાં ઇન્ટેન્સિટી T4 સુધી વધારવામાં આવે છે અને આપણે અગાઉ જોયું છે કે આ 4u દ્વારા c સિવાય બીજું કંઈ નથી અને તેથી કેવીટીની અંદર રેડિયેશનની ડેન્સિટિ c T4 વધારવામાં આવશે અને અંદર પ્રેસર 3 σT4 વધારીને 4 કરવામાં આવશે આ તમે પહેલેથી જ પ્રેસરની ફોર્મ્યુલા મેળવી લીધી છે હવે આપણે થર્મોડાયનેમિક્સ દ્વારા સ્ટેફન બોલ્ટ્ઝમેન નિયમ મેળવીએ આપણે તે કેવી રીતે કરીએ આપણે પહેલો કાયદો લાગુ કરીએ છીએ જેમાં કહેવામાં આવ્યું છે કે T dS એ d U પ્લસ p d V બરાબર છે ઠીક છે અને તેથી હું સતત ટેમ્પરેચરે d V દ્વારા T ds રાખવા જઈ રહ્યો છું તે કોન્સટન્ટ ટેમ્પરેચરે d V દ્વારા d U બરાબર છે હવે U ઇન્ટરનલ એનર્જિ છે જે એનર્જિ ડેન્સિટિના સમય V બરાબર છે અને આ સૂચવે છે કે સતત ટેમ્પરેચરે d U છેદ d V છે U બનવાનું કારણ કે U ફક્ત T પર ડિપેન્ડ છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે U એ V અથવા કોઈ પણ વસ્તુ પર ડિપેન્ડ નથી તે ફક્ત T પર ડિપેન્ડ રાખે છે અને તે બ્લેક બોડીના રેડિયેશન વિશેનું નિરીક્ષણ છે તેથી તમારી પાસે d V દ્વારા T dS હશે T U વત્તા p બરાબર છે જે U પ્લસ 13 U સિવાય બીજું કશું નથી જે 43 U છે ઠીક છે હવે થર્મોડાયનેમિક્સમાં મેક્સવેલ રિલેશન નામની એક વસ્તુ છે જે કહે છે કે ડેલ S છેદ ડેલ V એ T સતત કદ પર dT દ્વારા dp સિવાય બીજું કશું નથી જે આ કિસ્સામાં હું સતત કદ પર dT દ્વારા ત્રીજા d U છેદ dT તરીકે લખી શકું છું તેથી હવે આપણી પાસે જે છે તે T∂p∂TVT3∂u∂TV4u3 છે હકીકતમાં આ પાર્શીયલ ડેરિવેટિવ T3dudT તરીકે પણ લખી શકું છું કારણ કે તે ફક્ત ટેમ્પરેચર પર ડિપેન્ડ છે આ 4u3 છે આ 3 રદ થાય છે અને મને duu4dTT⇒ucT4 મળે છે અને તે એનર્જિ ડેન્સિટિ c છે તે કોન્સટન્ટ Icu4 છે તેથી આ T4 ના પ્રમાણમાં છે અને તે સ્ટેફન બોલ્ટ્ઝમેન નિયમ છે તેથી આપણને જે મળ્યું છે તે બ્લેક બોડી માટે T4I છે અને u સાથે સંબંધિત છે તેથી u∝T4 આપણે ટેમ્પરેચર સાથે સંબંધિત ઇન્ટરનલ એનર્જિ ને લગતું કંઈક સૈદ્ધાંતિક પરિણામ મેળવ્યું છે વધુ રસપ્રદ શું છે જો કે આ એનર્જિનું વિતરણ કેવી રીતે થાય છે અથવા વિવિધ ટેમ્પરેચર માટે વિરુદ્ધ u સ્પેક્ટરલ ડેન્સિટિ છે અને તે જ વૈજ્ઞાનિકોને લાંબા સમય સુધી પરેશાન કરે છે આ દિશામાં પ્રથમ સખત વિશ્લેષણ થર્મોડાયનેમિક્સનો ઉપયોગ કરીને વિએન દ્વારા કરવામાં આવ્યું હતું અને તે આપણું આગળનું કામ હશે તેથી બ્લેક બોડી રેડિયેશન માટે વિનનું વિશ્લેષણ થર્મોડાયનેમિક્સનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું અને તેને 2 પરિણામો મળ્યા હતા જે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે ખરેખર સંશોધનનો માર્ગ ખોલે છે પ્રથમ પરિણામને વિનના ડીસપ્લેસમેન્ટ નિયમ તરીકે ઓળખવામાં આવે છે જે max જે કહે છે કે સ્પેક્ટરલ ડેન્સિટિ મહત્તમ હોય ત્યાં T કોન્સટન્ટ હોય છે તે તમે ટેમ્પરેચરમા જોયું છે કર્વ આવા દેખાય છે તેથી ટેમ્પરેચર ઘટતાં આ મહત્તમ ફેરફાર એવી રીતે થાય છે જેથી તે ઉચ્ચું અને ઉચ્ચું એવી રીતે જાય છે કે max T કોન્સટન્ટ બની જાય છે અને બીજું પરિણામ એ છે કે ટેમ્પરેચરના વિધેય તરીકે u બદલાય છે કારણ કે કેટલાક કોન્સટન્ટ ડિવાઇડેડ 5 પ્રોડક્ટનું વિધેય અને T સાથે બદલાય છે તેથી આ વિધેયમાં અને T પ્રોડક્ટ તરીકે લખાય છે તેઓ અન્ય કોઈ સ્વરૂપમાં દેખાતા નથી જે કોન્સટન્ટ સમય એ 3 જેવા અન્ય કોઈ વિધેય છે ચાલો આપણે તેનેf1 તેથી આ બે પરિણામો છે જે આપણે થર્મોડાયનેમિક્સ દ્વારા મેળવ્યા છે અને તેમનું ડેરિવેશન આપણા આગામી એક વ્યાખ્યાનનો વિષય બનશે